આવતા અઠવાડિયે બેટરી પસંદ કરો ચાલો જોઈએ કે બેટરી માટે વોટ કલાકની આવશ્યકતા શું છે Whload એ Whnight ભાગ્યા કાર્યક્ષમતા છે આપણે જોઈએ છીએ કે સામાન્ય સ્થિતિમાં દિવસનો લોડ Whday એ ફોટોવોલ્ટેઇક પેનલ દ્વારા લાગુ કરવામાં આવે છે અને રાત્રિનો લોડ બેટરી દ્વારા પૂરો પાડવામાં આવે છે નાઇટ લોડને સમાવવા માટે ફોટોવોલ્ટેઇક પેનલ બેટરી ચાર્જ કરશે અને ઇન્સ્યુલેશન હાજર નથી બેટરી તેને જોશે કે તે લોડને પૂરતી સંખ્યામાં ઊર્જા પૂરી પાડે છે ચાર્જ ડિસ્ચાર્જ લોસની સંભાળ રાખવા માટે અહીં આ કાર્યક્ષમતા પરિબળ શામેલ છે તેથી Whnight ભાગ્યા કાર્યક્ષમતા એ રાત્રીના લોડ વત્તા બેટરી ચાર્જ ડિસ્ચાર્જ લોસની કાળજી લેશે જેની અમે પહેલાથી ચર્ચા કરી છે હવે આ છે જો પીવી પેનલ દરરોજ લોડને સપ્લાય કરવામાં ભાગ લે છે જો કે હમણાં જ આપણે સ્વાયતતાના દિવસો પર ચર્ચા કરી વાદળછાયા દિવસ હોઈ શકે નોંધપાત્ર સૂર્ય પાવર વિના પણ સુસંગત દિવસો હોઈ શકે છે હવે આપણે કહી શકીએ કે રાતે na એ સ્વાયત્ત કામગીરીના દિવસોની સંખ્યા દિવસોની સંખ્યા અથવા સ્વાયત્તતા 0 નથી જેનો અર્થ છે કે તમારી પાસે પીવી પેનલ્સનો ભાગ લીધા વિના 1 દિવસ છે ત્યાં પીવી પેનલ્સનો ભાગ લીધા વિના બે દિવસ હોઈ શકે છે અને તેથી વધુ તેથી જો આપણે આ ને na0 0 લઈએ તો પછી લોડ શું છે જેને બેટરી પૂરું પાડશે અલબત્ત તેની કાળજી લેવી પડશે તે દિવસનો રાતનો લોડ પૂરો કરવો જોઈએ જે Whnight ભાગ્યા બેટરીની કાર્યક્ષમતા વતા Whday ભાગ્યા Whnight ની સંભાળ લેશે જેનો અર્થ કાર્યક્ષમતા દ્વારા દિવસનો સંપૂર્ણ લોડ છે હવે આ દિવસનો આખો લોડ હશે અને બેટરીએ આ સંપૂર્ણ લોડ આખા દિવસ માટે પૂરતો પૂરો પાડવો પડે છે કે સૂર્ય પાવર કેટલા કલાકો દિવસમાં ઉપલબ્ધ નથી જે સ્વાયતતાના દિવસોની સંખ્યા ગુણ્યા na છે હવે આ તમને બેટરીને પરિપૂર્ણ કરવા માટેના કુલ વોટ કલાક આપશે તેથી તે Whnight ભાગ્યા બેટરીની કાર્યક્ષમતા તરીકે સરળ કરી શકાય છે na વત્તા 1 વત્તા Whday ભાગ્યા કાર્યક્ષમતા ગુણ્યા na છે હવે બેટરીના રસાયણશાસ્ત્ર પસંદ કરો ઉદાહરણ તરીકે આપણે કહીએ કે લોડ એસિડ બેટરી ટ્યુબ્યુલર લીડ એસિડ બેટરી જેમાં ઊંડા ડિસ્ચાર્જ લાક્ષણિકતા હોય છે જેમાં લગભગ 80 DOD હોય છે તેથી સામાન્ય રીતે કોઈ આને પીવી એપ્લિકેશન માટે પસંદ કરશે 80 DOD ની નળીઓવાળું લીડ એસિડ બેટરી ઊડા સ્રાવ સતત લાંબા ગાળાના લોડને પૂરો કરી શકે છે અને Ahbat ને Whload તરીકે ગણતરી કરી શકાય છે આ Whload અહીં ગણતરી કરવામાં આવે છે જેમાં બેટરીની કાર્યક્ષમતાનો સમાવેશ થાય છે જેને DOD ગુણ્યા Vbat normal માં વહેંચવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે અગાઉ ચર્ચા કરી છે તે યાદ કરો કે તેમાં ત્રણ લોડ હતા લોડ 1 લોડ 2 લોડ 3 લોડ 1 એ 24V ડીસી પર સતત 48W દિવસ રાત લોડ પર હતો લોડ 2 એ પાણીનો પંપ હતો દરરોજ ત્રણ વખત 1 કલાકનો સમયગાળો ફરીથી 24V ડીસી અને લોડ 3 એ 3A હતો 24V એ દરેક 2 કલાક અને 6 મિનિટ માટે હતું અને અમારી પાસે દિવસનો લોડ 612 Wh અને રાત્રિનો લોડ 914 4 Wh હતો ચાલો બેટરી પસંદ કરવા બેટરીની ક્ષમતાની ગણતરી માટે આ મૂલ્યનો ઉપયોગ કરીએ તેથી આ 24V માં DOD એ 0 8 છે જે ડીસ્ચાર્જ ની ઊંડાઈ 80 છે na nr સ્વાયતતાના દિવસો છે અને રિચાર્જના દિવસોની સંખ્યા આપણે 0 માં સેટ કરીશું કારણ કે આપણે તેને ડિઝાઇન કરી રહ્યા છીએ જેમ કે દરરોજ લોડને સપ્લાય કરવામાં ફોટોવોલ્ટેઇક પેનલ્સ ભાગ લઈ રહ્યાં છે Whload એ Whnight લોડ ભાગ્યા બેટરીની કાર્યક્ષમતા છે જે 914 4Wh ભાગ્યા 0 7 ની બરાબર છે હું બેટરી માટે 70 કાર્યક્ષમતા લઈ રહ્યો છું જે વ્યવહારિક મૂલ્ય છે બેટરીની Wh કાર્યક્ષમતા 70 જેટલું વ્યવહારિક મૂલ્ય ૧૩૦૬Wh આપે છે Ahbat ની ગણતરી 1306 Wh ભાગ્યા 0 8 ડિસ્ચાર્જની ઊડાઈ ગુણ્યા 24V જે બેટરી વોલ્ટેજ છે અને આ 68 Ah હોવાનું બહાર આવ્યું છે અને આપણે પહેલા જોયું છે કે લોડ કરંટ મહત્તમ 6A ઓવરલેપ સ્થિતિ હેઠળ છે અને લોડ કરંટ સરેરાશ 2 65 એ ની આસપાસ છે જો તમે 68 Ah અને 6 A ધ્યાનમાં લો તો આપણે તે જોશું ચાલો આપણે કહીએ કે અમે 70 Ah ની બેટરી લઈએ છીએ અને જો તમે C10 રેટ પસંદ કરો છો તો તે 7A 70A 10 7A ની આસપાસ ચાર્જિંગ ડિસ્ચાર્જ દર હશે અને અને તેથી અમે એવી બેટરી લઈ શકીએ જે 70Ah C10 અથવા C10 હોય આ કેસ સૌથી ખરાબ કેસ છે એક અર્થમાં કે તમે તેને જોઈ રહ્યા છો કે મહત્તમ કરંટ રેટિંગ પણ આ C10 રેટિંગમાં છે ક્ષમતા સચવાયેલી છે પરંતુ આના પરિણામે મોટા કદની બેટરી અને મોંઘી બેટરી મળશે જો કે અમે 68Ah અને સરેરાશ કરંટ 2 65A પસંદ કરીને ખર્ચમાં થોડો બચાવ પણ જોઈ શકીએ છીએ આ પરિણામ બેટરી અથવા 70 Ah અને C20 ની પસંદગીમાં પરિણમે છે C20 લગભગ 3 5A આપશે જે હજી પણ 2 65A સરેરાશ કરતા ઘણી વધારે છે અને તેથી આ વધુ સારું કાર્ય કરશે પણ મહત્તમ ડીસ્ચાર્જ કરંટ 6 A એ C20 મૂલ્ય કરતા વધુ હશે અને તેથી તે ક્ષમતામાં થોડો લોસ થઈ શકે છે પરંતુ જો તે અનુમતિપાત્ર હોય તો તે પછી જવા માટે ફાયદાકારક હોઈ શકે છે કારણ કે તે ચોક્કસપણે ખૂબ સસ્તું અને કદમાં નાનું છે